ક્લાઉડ કમ્પ્યુટિંગ માં વધુ વિગતો પર જઈશું તેથી જો આપણે આ ઉચ્ચ સ્તરીય આર્કિટેક્ચરલ ના સંદર્ભમાં વ્યવસાયિક લક્ષ્ય હોઈ શકે છે અથવા તે ક્લાઉડ કમ્પ્યુટિંગનું એકંદર માળખું હોઈ શકે છે બરાબર તેથી કેટલાક વ્યવસાયિક લક્ષ્યો મુખ્ય વસ્તુ છે આગળ આપણી પાસે ગુણવત્તા લક્ષણો છે અને પછી આર્કિટેક્ચરલ યુક્તિઓ અથવા મૂળભૂત આર્કિટેક્ચરલ માળખું છે તેથી જો તમે તે વ્યવસાયના ધ્યેયને ટોચ પર જુઓ છો તો આપણે મુખ્યત્વે શું શોધી રહ્યા છીએ આપણે કેટલાક TCO શોધી રહ્યા છીએ જેમ કે સંસ્થા માટે કુલ ખર્ચ શું છે હિસ્સો કોણ છે હિસ્સેદારનો સંતોષ વિવિધ ધોરણો સાથે બજાર શેર કરવાની જરૂર છે તે ઉપલબ્ધતા સ્થિતિસ્થાપકતા આંતર કાર્યક્ષમતા સુરક્ષા અપનાવવાની ક્ષમતા પ્રદર્શન ઉપયોગીતા અને જાળવણીક્ષમતાનો મુદ્દો છે હવે જો તમે આને જુઓ તો જો તમે ફક્ત એક કે બે લેક્ચરમાં પાછા જાઓ જ્યાં આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગની મૂળભૂત વ્યાખ્યા સાથે શરૂઆત કરી હતી તેથી આપણે વસ્તુઓના આ પાસાઓ શોધી રહ્યા હતા કે શું તે કેટલું ઉપલબ્ધ છે તે કેવી રીતે સ્થિતિસ્થાપક છે તે કેવી રીતે આંતર કાર્યક્ષમ છે તેથી ક્લાઉડની મુખ્ય લાક્ષણિકતાઓ જે આપણે કહીએ છીએ તે આ મુખ્ય છે તેથી આ લાક્ષણિકતાઓ મૂળભૂત રીતે સર્વિસ પ્રોવાઈડર માં તેના વ્યવસાય લક્ષ્યને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે અને છેલ્લે હાંસલ કરવા માટે આ અલગ અલગ માપેલી સર્વિસ અથવા વ્યવસાય ધ્યેયો આપણે મૂળભૂત સ્થાપત્ય યુક્તિઓ અથવા સ્થાપત્ય દૃષ્ટિકોણની જરૂર છે તેથી જેમ કે ત્યાં ધ્યાનમાં લેવામાં આવતી આવશ્યકતાઓ એ છે કે શું તે સ્ટેટલેસ ડિઝાઇન આધારિત ઓથેન્ટિકેશન છે પછી આર્કિટેક્ચરલ તકનીકોના અન્ય ઘણા પાસાઓ છે હવે જો તમે આ પ્રકારની વસ્તુઓ જુઓ તો ક્યાંક અન્ય કોઈપણ પ્રકારના સર્વિસ મોડેલ નો પ્રસ્તાવ કરતી વખતે વિકાસ કરતી વખતે આ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ બની જાય છે તેથી આ ધ્યાન સાથે અથવા આને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ છીએ કે આ ક્લાઉડ આર્કિટેક્ચરમાં મૂળભૂત વિચારણા શું છે તેથી જો તમે ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચરના મુખ્ય બિલ્ડીંગ બ્લોક અને સુરક્ષા તેથી આ આર્કિટેક્ચરલ વસ્તુઓની વધુ તકનીકી રીતે આર્કિટેક્ચરલ વિશેષતા છે ત્યાં કેટલીક વસ્તુઓ છે જે ડિપ્લોયમેન્ટ ઓપરેશન શું હોવો જોઈએ તેનું મોનીટરીંગ કેવી રીતે કરવામાં આવશે આ XaaS સ્ટેક કેવી રીતે જોવામાં આવે છે તે અન્ય ડિપ્લોયમેન્ટ ઓપરેશન આર્કિટેક્ચર છે તેથી જો તમે આ લાક્ષણિક XaaS વસ્તુને જુઓ તો આ નીચે શું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ હોય આપણે એવી કેટલીક બાબતોમાં જોવાની જરૂર છે જ્યાં અન્ય વ્યાપકપણે આ પ્રકારની અનુભૂતિ હોવી જોઈએ અને જો આપણે કન્ઝ્યુમર વિરુદ્ધ પ્રોવાઈડર અથવા ગ્રાહક વિરુદ્ધ પ્રોવાઈડરના દૃષ્ટિકોણ તરીકે જોઈએ તો IaaS ફરીથી આ IT ઓપરેશન પ્રકારની વસ્તુઓમાં IT આર્કિટેક્ટ કરવા અને જે આ એપ્લિકેશનને આની ઉપર તૈનાત અથવા સપોર્ટ કરે છે તેથી આ વસ્તુઓની મધ્યમાં જેવી આ વર્ગો છે તેથી વિવિધ લોકો અથવા યુઝરનાં વિવિધ વર્ગોનો આ આર્કિટેક્ચર પ્રત્યેનો અલગ દૃષ્ટિકોણ છે હવે આપણે ફક્ત મેપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોઈ શકે છે અને તેની વચ્ચે આપણી પાસે આ મિડલવેર છે જે પ્લેટફોર્મનું અનુકરણ કરે છે આ ત્યાં સામગ્રીનો એનાલોગ કરી શકીએ છીએ તેથી એક વસ્તુ જે હું ઉલ્લેખ કરવા માંગુ છું તે અગાઉની સ્લાઇડ વિચારણાઓની જરૂર છે તેથી જ આ વર્ટિકલ સ્ટેક છે અને જો તમે આ એઝ્યોર અથવા EC2 ના કિસ્સામાં સમાન વસ્તુ જુઓ છો તો આપણી પાસે આ વર્ટિકલ સ્ટેક્સ પણ છે તેથી તેમની પાસે મેનેજમેન્ટના સંબંધિત ઘટક સુરક્ષાના અલગ અલગ ઘટકો છે પરંતુ તે વર્ટિકલ સ્ટેક પર જાય છે એ જ રીતે સુરક્ષા પાસા તેના પર આધારિત છે કે આપણે વસ્તુઓ પર કેટલું નિયંત્રણ રાખીએ છીએ તેના આધારે આપણે પછી જોઈશું જેમ કે જો મારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ છે તો મારી સુરક્ષા અથવા મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વધુ ગણવામાં આવે છે તેથી એકવાર હું આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોલઆઉટ વગેરેની જોગવાઈ કરું છું જેથી તે વસ્તુની તપાસ કરવાની જવાબદારી યુઝર અથવા કન્ઝ્યુમરની છે જો મારી પાસે સોફ્ટવેર એઝ અ સર્વિસ સુધી હોય તો આ તમામ મુદ્દાઓ તે સ્તર સુધી પ્રદાન કરવાની જરૂર છે બરાબર તેથી વર્ડ પ્રોસેસિંગ કરી રહ્યા છીએ આપણે જે વિશે વાત કરી રહ્યા છીએ તેના ઘણા પાસાઓ અથવા મુદ્દાઓ છે એક સ્થિતિસ્થાપકતા છે જેમ આપણે ઉલ્લેખ કર્યો છે અથવા આપણે જાણીએ છીએ કે સ્થિતિસ્થાપકતા એ ક્લાઉડની સૌથી મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓમાંની એક છે જેમ કે જો હું સ્કેલ અપ છે તેથી આપણે શરૂઆતમાં કહીએ છીએ કે મારી પાસે કેટલાક 24 સર્વર છે પછી હું વસ્તુઓમાં વધુ સર્વર મૂકીને સ્કેલ કરીશ અથવા મારા ચેઝિઝ માં ખસેડો તેથી મારી પાસે વધુ રિસોર્સ છે જ્યારે જ્યારે આપણી પાસે એવા દૃશ્યો હોય છે કે જ્યાં મોટા દૃશ્ય માટે સ્કેલ આઉટ ના એક યુનિટ કરતાં ઘણું સસ્તું છે તેથી શું થઈ રહ્યું છે કે જ્યારે મારી પાસે મોટા પાયે દૃશ્ય હોય ત્યારે તે ફેશન સ્કેલ અપ છે અથવા સ્કેલ આઉટ છે અથવા તે વર્ટિકલ સ્કેલ છે આપણે આપણી જરૂરિયાતના આધારે વિચારવાની જરૂર છે હવે જો આપણે ફરીથી આપણા સર્વિસ મોડેલ પર પાછા આવીએ તો XaaS શું થઈ રહ્યું છે તે સર્વિસ ઓરિએન્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચરનું સંયોજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અનુભૂતિ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ XaaSને સાકાર કરવા માટે તો સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર શું છે હું માનું છું કે તમારામાંથી મોટાભાગના લોકો પહેલેથી જ જાણતા હશે તેથી આપણે શું કરશું આપણી પાસે અનુગામી લેક્ચરમાં સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર પર અમુક પ્રકારની સ્લાઇડ્સ હશે તેથી જેઓ આ પ્રકારની વસ્તુઓથી ટેવાયેલા નથી અથવા ખૂબ પરિચિત નથી આપણે તરત જ ઝડપી તપાસ કરીશું પરંતુ તેમ છતાં તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા PaaS અથવા કોઈપણ પ્રકારની વસ્તુઓ માટે સર્વિસ આધારિત અભિગમ છે તેથી આપણે આ XaaS ને સાકાર કરવા માટે SOI અને ક્લાઉડ કમ્પ્યુટિંગને જોડવાનો પ્રયાસ કર્યો છે તેથી એનીથિંગ એઝ અ સર્વિસ પર વિતરિત કરવામાં આવતી સર્વિસની વધતી સંખ્યાનો સંદર્ભ આપે છે XaaS એ ક્લાઉડ કમ્પ્યુટિંગનો સાર છે જે આપણે પહેલાથી જ જાણીએ છીએ તેથી એનીથિંગ એઝ અ સર્વિસ તેથી હજી પણ આપણે જોયું કે ડેટા એ સર્વિસ છે જે બીજી લોકપ્રિય સર્વિસ છે આપણી પાસે અન્ય પ્રકારની સર્વિસ હોઈ શકે છે તેથી આમાંના કેટલાક લોકપ્રિય XaaS ઉદાહરણ તરીકે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ છે પ્લેટફોર્મ સોફ્ટવેર સર્વિસ પહેલેથી જ જાણીતી છે બીજી એક વાત સામે આવી છે જે હવે ખૂબ જ લોકપ્રિય બની રહી છે જેને આપણે બિઝનેસ પ્રોસેસ એઝ અ સર્વિસ ના આધારે પૂરી પાડવામાં આવે છે ધારો કે કોઈ ચોક્કસ કામગીરી માટે મારી પાસે બિઝનેસ પ્રોસેસ છે તેથી તેનો અર્થ શું છે તે ફક્ત એક એપ્લિકેશન ન હોઈ શકે જે વસ્તુઓ પહોંચાડે છે તેથી મારી પાસે વિવિધ પ્રોસેસ છે જે તેમની વચ્ચે એક ઓર્કેસ્ટ્રેશન ધરાવે છે પછી મને ચોક્કસ એપ્લિકેશનને સાકાર કરવાની મંજૂરી આપો તે બેંકિંગ ક્ષેત્ર માટે કંઈક માટે હોઈ શકે છે તે વસ્તુઓના વિવિધ વિકાસ આયોજન કામગીરીના કેટલાક પાસાઓ માટે હોઈ શકે છે તેથી માત્ર હું એપ્લિકેશન ચલાવું છું અને પરિણામો મેળવું છું તે નથી એપ્લિકેશન અન્ય એપ્લિકેશનો પર આધારિત છે તેથી મારી પાસે વિવિધ પ્રોસેસ અથવા એપ્લિકેશનો છે જે મને વસ્તુને સાકાર કરવાની મંજૂરી આપે છે તેથી તેનો અર્થ એ છે કે P12 P3 નામની કોઈ વસ્તુ તરફ દોરી શકે છે જે P3 માટે ઇનપુટ હશે જેથી તે ચોક્કસ વસ્તુઓને અનુસરે હવે આ પ્રકારની વસ્તુઓ માટે જો તે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો પછી હું આ કહી શકું કે શું હું એક વસ્તુ તરીકે બિઝનેસ પ્રોસેસ સાથે સર્વિસ આપું છું તેથી તે હવે ફક્ત એપ્લિકેશન એઝ અ સર્વિસ અથવા સોફ્ટવેર એઝ અ સર્વિસ નથી તેથી મારી પાસે મૂળભૂત રીતે સોફ્ટવેર એઝ અ સર્વિસ કરતાં વધુ કંઈક છે જે વસ્તુઓ સાથે વાત કરે છે આકસ્મિક રીતે આ વિવિધ પ્રોસેસ વિવિધ વિજાતીય પ્રોવાઈડર તરફથી આવી શકે છે તેથી હું મૂળભૂત રીતે હવે વિવિધ ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર સાથે સંપર્ક કરી શકું છું અથવા સહયોગ કરી શકું છું અને પછી વસ્તુને સાકાર કરી શકું છું તેથી આ બિઝનેસ પ્રોસેસ મહત્વપૂર્ણ છે કારણ કે દિવસના અંતે ખાસ કરીને સંસ્થા માટે આ મહત્વપૂર્ણ છે તેના બદલે તમારામાંથી ઘણાએ સાંભળ્યું હશે કે ત્યાં એક ખૂબ જ લોકપ્રિય ભાષા છે જેને આપણે કહીએ છીએ કે બિઝનેસ પ્રોસેસ એક્ઝિક્યુશન ભાષા જ્યાં તમે તમારા આઉટફ્લો ની તમારી બિઝનેસ પ્રોસેસને વસ્તુમાં વ્યાખ્યાયિત કરી શકો છો અને તેથી તે વસ્તુને સાકાર કરે છે તેથી તે એક મુખ્ય પાસું છે તેથી IaaS એ RAW ઇન્ફ્રાસ્ટ્રક્ચર CPU વગેરે છે PaaS એ વર્ચ્યુઅલાઈઝ્ડ એપ્લિકેશન ડેવલપમેન્ટ પ્લેટફોર્મ છે SaaS એ સબ્સ્ક્રિપ્શનના ધોરણે પ્રદાન કરવામાં આવેલ ક્લાઉડમાં હોસ્ટ કરેલ સોફ્ટવેર એપ્લિકેશન છે અને બિઝનેસ પ્રોસેસ એઝ અ સર્વિસ એ કંપનીઓ અથવા ઉદ્યોગોના સબ્સ્ક્રિપ્શનના આધારે સંકળાયેલી હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ બિઝનેસ પ્રોસેસ છે અને જો આપણે ફરીથી થોડું પુનરાવર્તિત કરીએ તો તે આપણા લોકપ્રિય IaaS PaaS અને વસ્તુ PaaS અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત છે તેથી આ ત્રણ સૌથી લોકપ્રિય ઉદાહરણો સિવાય આપણી પાસે ઘણી અન્ય બિઝનેસ પ્રોસેસ છે અન્ય ઘણા XaaS ઉદાહરણો છે જેમ કે આપણે પહેલેથી જ બિઝનેસ પ્રોસેસ એઝ અ સર્વિસ જોઈ છે સ્ટોરેજ એઝ અ સર્વિસ વિવિધ પ્રકારના PG UG અભ્યાસક્રમો દ્વારા થાય છે અને હું મૂળભૂત રીતે વસ્તુઓ મેનેજ કરવા માંગું છું બરાબર જેમ કે સોફ્ટવેરથી શરૂ કરીને સોફ્ટવેર શું ચાલી રહ્યું છે તે મશીનોમાં મૂળભૂત રીતે હાર્ડવેર અથવા વસ્તુઓના પ્રકારથી અલગ વસ્તુઓમાંથી કોઈ સમસ્યા છે કે કેમ તે અંગેની વસ્તુઓને મેનેજ કરો તેથી મારી પાસે અલગ ટૂલ્સ તેથી મારી પાસે સર્વિસ તરીકે કંઈપણ હોઈ શકે છે અને આ એવી કેટલીક વસ્તુઓ છે જેનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે છે તેથી દિવસના અંતે CSP અથવા ક્લાઉડ પ્રોવાઈડર ઉત્પાદકતા અંતિમ યુઝર સંતોષ કેટલીક નવીન સર્વિસ માટે શું શોધી રહ્યા છે જેથી તેની પાસે તેની બજાર સ્થિતિ જાળવી શકે અને આયલ તરીકે તેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અલગ પ્રવેશ છે તેથી તે આયલ તરીકે છે અને તે આપી શકે છે તે કરી શકે છે જે આપણે કહીએ છીએ તે નિયમની જરૂરિયાત સાથે પોતાને ગોઠવી શકે છે તેથી જો આપણે આને ફરીથી જોઈએ જો આપણે આપણી મૂળભૂત વ્યાખ્યા પર પાછા આવીએ અને જોવાનો પ્રયાસ કરીએ તો એક છે વ્યાપક નેટવર્ક એક્સેસ રિસોર્સ પૂલિંગ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર તેથી આ ચારેય XaaS પ્રકારની સર્વિસને સાકાર કરવામાં આપણને અનુભવે છે તેથી XaaS સર્વિસ પ્રોવાઈડરની તમામ ચાર લાક્ષણિક માંગણીઓને પૂર્ણ કરે છે હવે આપણા TCPIP અથવા OSI મોડેલ જેવા આપણા નેટવર્ક સ્ટેકની જેમ તેથી જો મારે તે વસ્તુઓનો લાક્ષણિક ક્લાસિકલ વ્યાપક નેટવર્ક એક્સેસ છે જે વસ્તુઓને એકબીજા સાથે વાત કરવાની મંજૂરી આપે છે બરાબર અન્ય મુખ્ય ઘટક સ્ટોરેજ છે તે સર્વવ્યાપી પણ છે બીજું પાસું સર્વર છે તેથી જો તમે આ ત્રણ સામગ્રીને જુઓ તો તે મુખ્યત્વે મુખ્ય બિલ્ડીંગ બ્લોક છે આપણે શું કહીએ છીએ તે બેર મેટલ છે એક છે આ અલગ અલગ સર્વર્સ અને અન્ય ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજું સ્ટોરેજ છે સ્ટોરેજ હંમેશા આપણે તેને કોઈ એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાખવા સિવાય એક અલગ પાસા તરીકે રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કેટલાક કિસ્સાઓમાં સ્ટોરેજને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે રાખવામાં આવે છે પરંતુ સ્ટોરેજ એક અલગ પ્રકારની ભૂમિકા ભજવે છે સ્ટોરેજ મેનેજમેન્ટ એ અલગ વસ્તુ છે તેથી તે છે કે તેઓ મહત્વપૂર્ણ પાસા છે સ્ટોરેજ ઇનપુટ પાસું છે તેના પર જે વસ્તુઓ છે તે સમજવા માટે તે વર્ચ્યુઅલાઈઝેશન કરવાની જરૂર છે તેથી હું સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વર્ચ્યુઅલાઈઝેશન ધરાવી શકું છું મારી પાસે માત્ર ચોક્કસ વર્તન વર્ચ્યુઅલ મશીનનું વર્ચ્યુઅલાઈઝેશન હોઈ શકે છે હું નેટવર્કને વર્ચ્યુઅલાઈઝ પણ કરી શકું છું તેથી મારી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ચ્યુઅલાઈઝેશન છે હું ચોક્કસ વર્ચ્યુઅલાઈઝ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અલબત્ત સ્ટોરેજને સાકાર કરવા ઈચ્છું છું તેથી એક વર્ચ્યુઅલાઈઝેશન છે મૂળભૂત રીતે આ કહેવાતા વર્ચ્યુઅલ મશીનો અથવા વર્ચ્યુઅલ નેટવર્ક વર્ચ્યુઅલ સ્ટોરેજ પ્રકારની સામગ્રી મેળવવાનો પ્રયાસ કરે છે તેના પર જો તે વર્ચ્યુઅલ મશીન હોય તો મારે ચોક્કસ OS મૂકવાની જરૂર છે જેના પર મારે વસ્તુ ચલાવવી જોઈએ બરાબર તેથી આની ઉપર આ મિડલવેર પછી મારી પાસે રનટાઈમ લાઈબ્રેરી છે જેના માટેનો ડેટા એપ્લિકેશન સાથે વધુ નજીકથી છે અને છેલ્લે સ્ટેકની ટોચનો છેડો એ એપ્લિકેશન છે તેથી આ વિવિધ ઘટકો છે જે આ IaaS બનાવે છે જે શક્ય છે એ નોંધવું જોઇએ કે તમામ ઘટકો સમાન રીતે મહત્વપૂર્ણ નથી તમામ પ્રકારની XaaS પ્રકારની વસ્તુ માટે સમાન રીતે મહત્વપૂર્ણ ન પણ હોઈ શકે પરંતુ તેમ છતાં તેઓ વસ્તુની અનુભૂતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હવે જો આપણે પ્રયત્ન કરીએ છીએ કારણ કે હંમેશા એવું લાગે છે કે આપણે ક્યાંક બીજી જગ્યાએ છીએ આપણે પહેલાથી જ આ સામગ્રી મેળવી રહ્યા છીએ બરાબર તો આ મોટી પેરેડાઈઝ શિફ્ટ મોડેલ સર્વિસને માપી લે છે જ્યાં વાસ્તવિક સરળતા છે તેથી જો તમે તેને એક સરળ IT સ્ટેક જુઓ છો તો આપણી પાસે અંતિમ યુઝર ઉપકરણો એપ્લિકેશન અને સમર્પિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેથી આ લેગસી IT માં છે અથવા હજુ પણ તે ખૂબ જ છે હજુ પણ તે વિવિધ સંસ્થાઓ અને અન્ય પ્રકારની વસ્તુઓમાં ખૂબ જ હાજર છે અથવા તેના બદલે સર્વવ્યાપી છે તેથી આ કંઈક અંશે એકસાથે બરાબર અથવા વધુ મજબૂત રીતે જોડાયેલા છે બરાબર તેથી તે સમર્પિત એપ્લિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સમર્પિત એપ્લિકેશનો પર ચાલે છે તેથી એપ્લિકેશન માપન વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા અન્ય રીતે આસપાસના આધારે બનાવવામાં આવે છે અંતિમ યુઝર પાસે કામ કરવા માટે કેટલીક સમર્પિત એપ્લિકેશન પણ છે જ્યારે આપણે જે સાકાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે એક સરળ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ થોડીક સુગમતા જાળવી રાખવામાં આવે છે તેથી મારી પાસે એપ્લિકેશન અંતિમ યુઝર ઉપકરણ પર અમુક સમર્પિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે પરંતુ તે ખૂબ જ મજબૂત રીતે બંધાયેલા નથી તેથી આ તે વસ્તુ છે જે આપણે કરવા જઈ રહ્યા છીએ અને તે પણ બતાવી શકાય છે કારણ કે આપણે પછીના કેટલાક લેક્ચરો જોઈ શકીએ છીએ કે આ પ્રકારની વસ્તુઓ આપણને રિસોર્સનો વધુ સારો ઉપયોગ કરવાની અથવા રોકાણ પર વધુ સારું વળતર મેળવવાની મંજૂરી આપી શકે છે બરાબર અથવા એક જ પ્રકારની અથવા સામાન્ય રિસોર્સ આધારિત પ્રકારની વસ્તુ પર વિવિધ પ્રકારની સર્વિસ આપતી હોવી કેટલાક કિસ્સાઓમાં ઘણી સંસ્થાઓ પાસે ઘણા વધારાના રિસોર્સ હોય છે જેમ કે જો હું આપણી પોતાની UG અથવા PG લેબ વિશે ફરી વાત કરું કે જેમાં મોટા પ્રમાણમાં કમ્પ્યુટિંગ રિસોર્સ હોઈ શકે છે પરંતુ તે પછી તેનો ઉપયોગ 24 કલાકમાં થઈ શકતો નથી બરાબર ખૂબ જ લોડ પર 8 થી 10 કલાક તેનો ઉપયોગ થાય છે પરંતુ વર્ગના કલાકોની બહાર અથવા લેબના કલાકોની બહાર તે સંશોધકોને મૂળભૂત PC પ્રકારના પ્લેટફોર્મ પર ઉચ્ચ સિમ્યુલેશન કરી શકાય છે જેથી તે વધુ સારી ફેશનમાં પોતાના રિસોર્સનો ઉપયોગ કરવાની એક રીત હોઈ શકે તેથી ક્લાસિકલ મોડેલ વત્તા XaaS મોડેલ જેવી કેટલીક અન્ય બાબતો છે લાયસન્સ અને લોકો આધારિત સર્વિસ જેવા વિવિધ પાસાઓ છે આ આપણા પરંપરાગત ક્લાઉડ પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોડેલ અથવા ક્લાસિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોડેલના વધુ લોકપ્રિય પાસાઓ છે અને આપણે આર્કિટેક્ચરને એવી રીતે બનાવવાની જરૂર છે કે તે આ પ્રયાસને મહત્તમ કરે જ્યારે આપણી કલ્પનામાં આપણે XaaS પ્રકારની સર્વિસમાં જઈ રહ્યા છીએ જેમ કે સોફ્ટવેર IaaS PaaS અથવા કોઈપણ પ્રકારની XaaS પ્રકારની સર્વિસ અને તેના બદલે જો તમે આપણી ક્લાસિકલ વસ્તુ જુઓ અથવા તો પણ તે ખૂબ જ માન્ય છે આપણી પાસે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર છે તેથી ત્યાં એક સર્વર છે જે ઘણા ક્લાયન્ટને સેવા આપે છે અને સર્વર પર આધારિત પ્રોગ્રામ HTTP એ સર્વર ભાગનો એક ચોક્કસ દૈત્ય છે જે આમાં જુએ છે ક્લાયન્ટ સાથે વાત કરે છે તેથી આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગના આ ચોક્કસ આર્કિટેક્ચરલ પાસાઓ પરના આપણા અનુગામી લેક્ચરોમાં આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આપણે એ પણ જોઈશું કે વર્ચ્યુઅલાઈઝેશનની વિવિધ વસ્તુઓ બીજી વસ્તુ છે તેથી આજે આપણે હમણાં માટે આ લેક્ચર માટે અહીં રોકાઈશું